નમસ્કાર મિત્રો આજની ચર્ચામાં આપણે સંગીત સાથે અનિવાર્યપણે વ્યવહાર કરીશું પરંતુ આપણે અવાજો સાથે પણ વ્યવહાર કરીશું અત્યાર સુધી અમે પ્રેઝન્ટેશનરજૂઆત અને પ્રેઝન્ટેશન કૌશલ્યોના વિવિધ પરિમાણો ખાસ કરીને પ્રેઝન્ટેશન કૌશલ્યના વિઝ્યુઅલ પરિમાણને આવરી લીધા છે પરંતુ તે છેલ્લા ઘટકને ઓળખવું પણ મહત્વપૂર્ણ છે જે ખૂબ પ્રતિબિંબિત થઈ શકે છે અથવા ન પણ હોઈ શકે પરંતુ જે મને લાગે છે કે જે તમને એક તરફ લઈ જશે લાંબા સમય સુધી જ્યાં તમે તમારી ગેરહાજરીમાં પ્રસ્તુતિઓ કરી રહ્યા છો અથવા જ્યાં તમે તમારી સોફ્ટ સ્કિલ્સને અન્ય ક્ષેત્રોમાં વિસ્તારી રહ્યા છો જેમ કે એક પાર્ટી જે તમે આપી રહ્યા છો અથવા તે ઉદ્ઘાટન કાર્યક્રમ હોઈ શકે છે અથવા કોઈ વિશેષ હોઈ શકે છે ચાલો કહીએ કે કેવી રીતે કરવું હું તેને મૂકી ચાલો કહીએ કે કોઈ ચોક્કસ શોપિંગ કોમ્પ્લેક્સ અથવા ત્યાં શું રમાઈ રહ્યું છે દાખલા તરીકે જો તમે કોઈ મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં જશો તો તમે જોશો કે ત્યાં કોઈ સોફ્ટ મ્યુઝિક વાગી રહ્યું છે તમે તેનાથી વાકેફ હો કે ન હો પરંતુ તે ચોક્કસ પ્રકારનું વાતાવરણ બનાવે છે અથવા તમે હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં જાવ છો અને તમને ત્યાં ચોક્કસ પ્રકારનું સંગીત મળે છે જો તમે કેટલીક બ્રાન્ડ્સ પર જાઓ છો તો તે ખૂબ જ સામાન્ય અનુભવ છે ચાલો કહીએ પિઝા હટ અથવા ડોમિનોઝ અથવા કેટલાક સબવે જેવું કંઈક જ્યાં ઘણા કિસ્સાઓમાં તમને સંગીત વગાડતું જોવા મળશે તેથી વાતાવરણના સંદર્ભમાં સંગીત ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આપણે જે રીતે વસ્તુઓને સમજીએ છીએ અને વસ્તુઓ સમજીએ છીએ તેમાં ધ્વનિ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આજનું ધ્યાન પ્રસ્તુતિઓના સંદર્ભમાં શરૂ કરવા માટે અવાજની આવશ્યકતા અથવા સુસંગતતા સાથે શરૂ થાય છે પરંતુ પછીથી આપણે સંગીતને એક સંદેશાવ્યવહાર ચેનલ તરીકે જાતે જ આગળ વધારીએ છીએ અને તેને થોડું વધુ અન્વેષણ કરીએ છીએ કારણ કે મને ખાતરી છે કે હું પછી તમારામાંથી કેટલાકને લાગે છે કે તેનો રસપ્રદ રીતે ઉપયોગ કરી શકાય છે એક વસ્તુ જુઓ કે જ્યારે તમે કંઈક કરો છો જે અનન્ય છે જે અલગ છે કારણ કે જ્યારે તમે પાઠ અથવા વાર્તાલાપ પૂર્ણ કરશો ત્યારે તમને શીખવા મળશે સર્જનાત્મકતા પરની વાતોને આવરી લો વિશિષ્ટતા એ એવી વસ્તુ છે જેનું સન્માન કરવામાં આવે છે જે બહાર પાડવામાં આવે છે જે સમજવામાં આવે છે પ્રશંસા કરવામાં આવે છે અને તે અન્ય લોકોને પ્રભાવિત કરવામાં મદદ કરે છે તેથી સંગીત એક એવી વસ્તુ છે જે તમને તેમાં મદદ કરી શકે છે દિશા પણ તેથી તમને આ પૃષ્ઠભૂમિ આપીને અમે તમને શું જોવા જઈ રહ્યા છીએ તેની ટૂંકી ઝાંખી આપું છું આપણે શ્રાવ્ય અનુભૂતિને ખૂબ જ ઝડપથી સંગીત જોઈએ છીએ તે મુખ્ય ઘટકો છે સંગીતની ધારણા આપણા જીવનમાં અવાજ અને સંગીતનો નિયમ મલ્ટીમીડિયામાં સંગીત સમજશક્તિમાં સંગીત લાગણી અને ઉપચાર સામાજિક સંદર્ભોમાં સંગીત અને ધ્વનિનો ઉપયોગ અને તેની સાથે અમે આ ચોક્કસ વિસ્તારનું આ પ્રમાણમાં સંક્ષિપ્ત સંશોધન પૂર્ણ કરીશું શ્રાવ્ય દ્રષ્ટિ જો તમે તેમાં સામેલ મિકેનિઝમયંત્રરચના જોઈ રહ્યા છો સ્પંદનોને શોધીને અવાજો સાંભળવાની ક્ષમતા તમારી પાસે કાન છે જે ચેતા આવેગ પેદા કરે છે અને આ મગજની ટેમ્પોરલ બાજુમાં પ્રાથમિક શ્રાવ્ય કોર્ટેક્સઆવરણ બહારનું દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અવાજો સામાન્ય રીતે આપણને ધ્વનિ સ્ત્રોત વિશે વિચારવા મજબૂર કરે છે તેથી તકનીકી પછી આપણે સમજવાની જરૂર છે કે આપણે સામાન્ય રીતે અવાજને કેવી રીતે જોઈએ છીએ આપણે સામાન્ય રીતે અવાજને કેવી રીતે શોધીએ છીએ જ્યારે તમે કોઈ વસ્તુની ગંધ કરો છો ત્યારે તમને એવી લાગણી થાય છે કે ગંધ સ્ત્રોત સાથે સંકળાયેલી છે જ્યારે તમે કંઇક સાંભળો છો ત્યારે તમે સામાન્ય રીતે અવાજની જાતે જ નહીં પરંતુ તમે સામાન્ય રીતે તમારી આંખો બંધ કરીને સ્ત્રોતને ઓળખવાનો પ્રયાસ કરો છો દાખલા તરીકે ચાલો કહીએ કે હું ટેપિંગનો અવાજ કરું છું અને તમે તેને તરત જ પેન વડે મારા ટેબલને સ્પર્શ કરવા દો સાથે સાંકળી લેવાનો પ્રયાસ કરી રહ્યાં છો અથવા જો તમે આવો અવાજ સાંભળી શકો છો તો તમે તરત જ પ્રયાસ કરશો ઓળખો કે આ ચોક્કસ અવાજ કઈ જગ્યાએથી આવી રહ્યો છે સ્ત્રોતનું સ્થાન સ્ત્રોતને શોધવાની વૃત્તિ એ આપણે જે રીતે ધ્વનિને સમજીએ છીએ તેનું ખૂબ જ રસપ્રદ પાસું છે ધ્વનિની ધારણામાં અન્ય બે ઘટકો પણ હોય છે વિશેષતા અને અસ્થાયીતા તે જગ્યા વિશે માહિતી આપે છે અથવા ચારે બાજુથી અવાજ આવી શકે છે ચાલો વિશાળ વિસ્તારોમાંથી આવતા સમુદ્રની ગર્જના કરીએ અથવા ચોક્કસ દિશામાંથી આવતો અવાજ તમારી પાસે અવાજને ફિલ્ટર કરવાની વૃત્તિ છે તમે જોશો કે માતાઓનું જૂથ વાત કરી રહ્યું છે અને ગપસપ કરી રહ્યું છે અને બાળકો રમી રહ્યા છે એક બાળક રડવા લાગે છે અને એક માતા ઉઠે છે બૂમો પાડતા અને રડતા ઘણા બાળકો વચ્ચે તેણી તે ચોક્કસ અવાજને ઉપાડી શકે છે અને તેને તે અવાજ તરીકે ઓળખવામાં સક્ષમ છે જે તેના માટે સુસંગત છે તેથી ફિલ્ટરિંગ વિઝ્યુઅલ પર્સેપ્શનનાધારણા સંદર્ભમાં આપણે જે વિવિધ બાબતો વિશે વાત કરી છે તે અહીં પણ સુસંગત રહેશે મેં તમને કહ્યું તે જગ્યાઓ વિશેની માહિતી પ્રદાન કરે છે અને અવાજ અને રંગ પણ માત્ર અવાજો અને રંગ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે જ્યારે આપણે સંગીત વિશે વાત કરીએ છીએ ત્યારે સંગીતમાં વિવિધ પ્રકારના વ્યાપક જોડાણો હોય છે જે રંગો સાથે સંબંધિત છે જે છબીઓ સાથે સંબંધિત છે ચાલો કહીએ કે જે ક્ષણે હું કોઈ ચોક્કસ વસ્તુ વગાડીશ તમે કહેશો કે ઠીક છે આ ભક્તિ સંગીત છે વાસ્તવમાં અમે આવા અભ્યાસો કર્યા અને જાણવા મળ્યું કે મોટાભાગના લોકો જ્યારે સંગીતને ભક્તિ સાથે સાંકળે છે ત્યારે તેઓ પ્રાર્થનાના મંદિરો દીવાઓ અથવા પૂજાની અને અન્ય વિવિધ વસ્તુઓની છબીઓ સાથે આવ્યા હતા તેથી સંગીત ખૂબ જ મજબૂત રીતે દ્રશ્ય છબીને પણ ઉત્તેજિત કરે છે તેથી આ એક બીજું અલગ પાસું છે જે સંગીતનું બીજું નોંધપાત્ર પાસું છે જે તમને જાહેરાતોના સંદર્ભમાં વિશિષ્ટ રીતે ઉપયોગમાં લેવાતું જોવા મળે છે કારણ કે જાહેરાતોમાં લોકો ખૂબ જ કાળજીપૂર્વક તે પ્રકારના બેકગ્રાઉન્ડપૃષ્ઠભૂમિ સ્કોર પસંદ કરે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેઓ તેના માટે એક પ્રકારનું વાતાવરણ બનાવે છે ચાલો હું એક ઉદાહરણ આપું ચાલો કહીએ કે તમારી પાસે પૂજા માટે અગરબત્તીઓના ઉત્પાદન માટે એક જાહેરાત છે કલ્પના કરો કે તેની પાછળ સોફ્ટ પિયાનો વાગી રહ્યો છે શું તે તમને સ્વીકાર્ય હશે અથવા એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યાં તમારી પાસે લેટ સે પરફ્યુમઅત્તર કુહાડી પરફ્યુમ જેવી પ્રોડક્ટ હોય અને તેની પાછળ બિસ્મિલ્લા ખાનની શહનાઈ વાગી રહી હોય તેથી તમે સમજો છો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે જો આ વસ્તુઓ થાય છે તો તમને અચાનક ખ્યાલ આવે છે કે તમારી સાથે આવું ન થાય ત્યાં સુધી કંઈક ખોટું થયું છે તમે તેને સ્વીકારો છો તેથી હકીકત એ છે કે અમુક મ્યુઝિક પીસ અમુક મ્યુઝિકલ અભિગમ અમુક વસ્તુઓ સાથે સુસંગત હોય છે જે આપણે મંજૂર કર્યું છે આ ખાસ વ્યાખ્યાન રાખવાનું કારણ તમને એ હકીકતથી વાકેફ કરવાનું છે કે આ બધું ખૂબ જ કાળજીપૂર્વક મૂકવામાં આવ્યું છે જ્યાં લોકો જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે અને જો તમે એક પ્રેઝન્ટેશનરજૂઆત બનાવવા માંગતા હોવ જે મલ્ટીમીડિયા છે જે સંગીતનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે તો આ કંઈક છે જે ખૂબ જ નોંધપાત્ર હશે તેથી સંગીત એ એક એવી વસ્તુ છે જે સંદર્ભની આપણી સંસ્કૃતિમાં વ્યાપક છે અને મોટાભાગના યુવા સંસ્કૃતિ સંગીત સાંભળવાનો શોખીન છે પોતાના માટે નહીં પરંતુ બીજું કંઈક કરતી વખતે જેમ કે ડ્રાઇવિંગ આરામ કરવા માટે અમુક ડોઝ લેવાનું અથવા અભ્યાસ કરતી વખતે ગમે તે હોય હવે અલબત્ત ધ્વનિ અને મૌન આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અવાજ અને મૌન એવી વસ્તુ છે જે એકસાથે નક્કી કરે છે કે કોઈ વસ્તુને સંગીત કહી શકાય કે અવાજ કહી શકાય જો તમારી પાસે લયબદ્ધ ધ્વનિ હોય જો તમારા અવાજમાં અમુક વિશેષતાઓ હોય તેમાં અમુક પ્રકારના વિરામ હોય તો તમે તેને સંગીતમય હોવાના સંદર્ભમાં વિચારી શકો કારણ કે તેમાં અમુક ઘટકો છે અમુક વિશેષતાઓ છે વિશેષતાઓ જે ચોક્કસ સામયિકતાની જેમ ઉભરી રહી છે કંઈક એવું છે કે આની ચોક્કસ સામયિકતા છે પરંતુ આ સામયિકતા સુથાર દ્વારા ખીલી ચલાવવા સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે પરંતુ તેની સાથે તે વધુ જટિલ હોઈ શકે છે જેમાં તમે જોશો કે તેમાં કંઈક છે જે સંગીતની જેમ લય સુધી પહોંચે છે પરંતુ જો અમુક નોંધો તેની સાથે ધીમે ધીમે સંકળાયેલી હોય તો તે સફળ અથવા નિષ્ફળ સંગીતની દિશામાં આગળ વધે છે સંગીત પરંપરાગત રીતે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે તમે જોશો કે જો આપણે વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર સાધુ સંત વિશ્વામિત્રની આપણી પોતાની પરંપરામાંથી ઉદાહરણ લઈએ તો તમે જોશો કે તે ખૂબ જ મજબૂત રીતે ધ્યાન કરે છે અને વિચલિત થઈ શકતા નથી હવે તે કેવી રીતે છે કે સ્વર્ગની અપ્સરાઓ તેને વિચલિત કરી શકશે જો તેમને સફળ થવું હશે તેઓ નૃત્ય કરી શકે છે પરંતુ નૃત્ય એવી વસ્તુ છે જે દેખીતી રીતે સાંભળી શકાતી નથી જો કે તમે પગલાઓ સાંભળી શકો છો અને તે કોઈની ઊંડી એકાગ્રતાને ખલેલ પહોંચાડવા માટે પૂરતું સારું નથી તેને કંઈક બીજું સાથે તોડવું પડશે જે વધુ મોહક વધુ પ્રેરક વધુ શક્તિશાળી સંગીત છે તેથી તમારી પાસે અલૌકિક સંગીત દેવોનું સંગીત દેવતાઓના સંગીતનો ખ્યાલ છે તેથી જો તમે પરંપરા જોતા હોવ તો પણ તમારી પાસે આ છે તમારા હાથ પર સંગીતનો સ્ત્રોત પ્રાથમિક ધ્વનિ અથવા ઓમ હોય છે જે સાંભળ્યા વિનાના અવાજ અથવા ધ્વનિમાં જાય છે જે નાદના મૂળમાં સંભળાય છે જે આપણી વાણી તેમજ સંગીત સહિત સાંભળી શકાય તેવા તમામનો સ્ત્રોત બને છે તેથી જો તમે બીજી તરફ પશ્ચિમી સંદર્ભમાં જોઈ રહ્યા હોવ તો સંગીત એ એવી વસ્તુ છે જેમાં વિવિધ નાટકીય ગુણો છે જેમ કે વાતચીતના ગુણો એક વાદ્ય વગાડતું હોય છે અને બીજું સાધન તેને પ્રતિભાવ આપે છે જે એકસાથે વગાડતું હતું જે પોલીફોની છે તેથી જ્યાં તમે જોશો કે જો તમે ઓપેરા જોઈ રહ્યા છો જો તમે વિવિધ પ્રકારની સિમ્ફનીઓ જોઈ રહ્યા છો તો તમે જોશો કે ઘણાં સંગીતવાદ્યો ધારો કે વાદ્યો એકસાથે વગાડવામાં આવે છે અથવા તેઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં છે અને આ અન્ય પરિમાણો છે સંગીતનું જ્યાં તમે જુઓ છો કે સમાજીકરણની સમગ્ર પ્રક્રિયા આ ચોક્કસ પ્રકારની વ્યૂહરચના દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન એક સાથે અને વિવેકબુદ્ધિ બંને દ્વારા સમયની ચોક્કસ ક્ષણો તેમજ ક્રમની દ્રષ્ટિએ બંને દ્વારા રૂપકાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી બીજાને જવાબ આપે છે જો આપણે ભારતીય પરંપરાગત સંદર્ભને જોઈ રહ્યા છીએ જે કંઈક છે જે સ્પષ્ટપણે આપણા માટે સુસંગત છે તો આપણે અહત નાદથી અનાહત નાદથી શરૂઆત કરીએ છીએ અનાહત નાદ તે છે જે અજોડ પીચ ધ્વનિ છે જે તમામ ધ્વનિનું મૂળ છે અને તે કોસ્મિક સ્ત્રોતમાંથી ધ્વનિ સંગીત વાણીનો સિદ્ધાંત અને વિશ્વ પ્રગટ થાય છે વાસ્તવમાં અમે કહીએ છીએ કે અવાજની દુનિયામાંથી સંગીતમાંથી વિશ્વનો ઉદ્ભવ શબ્દમાંથી થયો છે અને તમે જુઓ છો કે ભારતીય સંદર્ભમાં સૌંદર્યલક્ષી અનુભવ તરીકે તમે સંગીતની શરૂઆત કરો છો અને જેમ જેમ તમે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વધુ ઊંડે જાઓ છો તેમ તમે વધુ ચિંતનશીલ બનતા જાઓ છો અને આનંદની સ્થિતિ તમારા સુધી પહોંચો છો આ વિશે વાત કરવાનું કારણ એ છે કે આ સંગીતને લાગણીઓની વિભાવના અને સૌંદર્યલક્ષી લાગણી અને લાગણી સાથે સાંકળે છે અને સંગીત નોંધપાત્ર રીતે જોડાયેલું છે અને વિવિધ રીતે લોકોને સમજાવવાની જાહેરાતના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં પણ સુસંગત છે અને તમે જુઓ છો કે જ્યારે તમે સંગીત કેવી રીતે કાર્ય કરે છે તેનું જ્ઞાન અથવા અનુભૂતિ વિકસાવો છો ત્યારે તમે તેનો અસરકારક ઉપયોગ કરી શકશો તેથી તમે જોશો કે તમે સંગીતનો અનુભવ કરો છો અને પછી તમે જાણો છો કે તે અનુભવ વાસ્તવમાં કેવી રીતે થાય છે પછી તમે સંગીતનો વધુ અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરી શકશો તેથી અમે આમાંની કેટલીક બાબતો વિશે ખૂબ જ મૂળભૂત સ્તરે વાત કરીશું અમે તમારી સાથે સર્વેક્ષણોનો સમૂહ કરીશું જ્યાં અમે શેર કરીશું અમે હમણાં જ જઈ રહ્યા છીએ તમે તે સર્વેક્ષણો કરી શકો છો અમે તમારી સાથે સંગીતના કેટલાક પાસાઓ શેર કરી રહ્યા છીએ અને સાથે મળીને અમે સંગીત વિશે કેટલીક અન્ય બાબતો પણ શીખીશું હવે જો તમે સંગીતના કેટલાક મૂળભૂત ઘટકોને જોઈ રહ્યા છો તેમાંથી એક પિચ અને મેલોડી હશે પિચ શું છે તે નોંધોની ઉચ્ચતા અથવા નીચતા છે નોંધોની આવૃત્તિ આપણે ઘણી વાર સારેગા મા અને તેના જેવી વસ્તુઓ વિશે વાત કરીએ છીએ જ્યારે હું તમારી સાથે લાકડા અંગે ચર્ચા કરીશ ત્યારે હવેથી હું પણ એક ક્ષણમાં એક રમીશ તેથી તે છે તે પાસું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે જ્યાં સંબંધોના ક્લસ્ટરો હોય અથવા પુનરાવર્તનો હોય ત્યાં વિવિધ પિચની નોંધોનો ક્રમ એક મેલોડી ગણી શકાય આ ઘણીવાર ગાણિતિક અથવા ગ્રાફિકલી રજૂ થાય છે આ મ્યુઝિકલ ગીત મ્યુઝિકલ પીસના મુખ્ય ઘટકો તરીકે થાય છે જ્યારે તેમને અમુક અવધિ વિરામ અને લય સાથે જોડવામાં આવે છે તેથી અમારી પાસે સંગીત શું છે તેની મૂળભૂત કાર્યકારી વ્યાખ્યા છે અમે સંવાદિતા વિશે વાત કરીએ છીએ સંવાદિતા એ છે જ્યાં કંઈક સહ્ય છે કંઈક આપણે સાંભળી શકીએ છીએ હવે સંવાદિતાના જટિલ સિદ્ધાંતો છે પરંતુ આપણે તે તરફ જઈ રહ્યા નથી અને સૌંદર્યલક્ષી શ્રેણીને દ્રશ્યોના સંદર્ભમાં સમજી શકાય છે તેમજ અમુક રંગો સુસંગત છે ચોક્કસ રંગો નથી પીચો તે જ સમયે વગાડવામાં આવે છે જે ઘણી વાર તાર તરીકે ઓળખાય છે જેમ કે તમારી પાસે તાર છે મુખ્ય તાર નાના તાર જ્યારે તમે ગિટાર વગાડો છો અને આ સંવાદિતા ઉત્પન્ન કરે છે જ્યારે કાં તો એકસાથે વગાડો છો સંખ્યાબંધ તાર એકસાથે વગાડે છે અથવા સંખ્યાબંધ નોંધો એકસાથે તાર બનાવે છે અથવા જો તે નોંધોનો ક્રમ જેમાં તારનો સમાવેશ થાય છે તે વગાડવામાં આવે છે તે ચોક્કસ ક્રમમાં તેઓ સંવાદિતાની ભાવનાને પણ જન્મ આપે છે આ સુમેળભર્યા તાર મુખ્ય તાર સામાન્ય રીતે સકારાત્મક સંભળાય છે અથવા આનંદ અને આનંદની લાગણી વ્યક્ત કરે છે નાની તાર ઘણી વાર થોડી ઉદાસીનો અહેસાસ આપે છે અને આ એવી વસ્તુ છે જેને લગભગ સાર્વત્રિક રીતે ઓળખવામાં આવી છે લય એ એવી વસ્તુ છે જેના વિશે આપણે વાત કરી જ્યારે આપણે સમાન ગેપ્સવિશે વાત કરીએ છીએ તેમ કહીએ તબલા અથવા ડ્રમ્સઢોલ પણ એવી વસ્તુ છે જે ઘણી વાર દ્રશ્યોમાં જોવા મળે છે અને લય અને સંગીત અને દ્રશ્યો કેવી રીતે સંકળાયેલા છે તેના અંત તરફ હું એક ઉદાહરણ આપીશ ચોક્કસ રીતભાતમાં વૈકલ્પિક રીતે અવાજ અને મૌનની ગોઠવણ તે ચોક્કસ સાધનનો અવાજ છે જે તે ચોક્કસ સાધનના મૌનનો વિરોધ કરે છે વેલ અન્ય સાધનો અન્ય અવાજો સાથે વગાડવામાં આવે છે તેથી તે બીજી વસ્તુ છે સંગીતના ટુકડામાં તે લય હોઈ શકે છે જ્યારે નોંધો અને નોંધો વચ્ચેના અંતરાલમાં તેમની લય હોઈ શકે છે અને તેની સાથે તબલાની જેમ તાલ પણ હોઈ શકે છે તો કોઈ ગીત ગાઈ રહ્યું છે અને કોઈ શરીર ટેબલ વગાડી રહ્યું છે ગીતની પોતાની લય છે પરંતુ તબલામાં વધુ સમયાંતરે ચોક્કસ લય છે અવાજની સામયિકતા છે લાકડું એ એવી વસ્તુ છે કે જ્યાં હું આ વિશે ચર્ચા કરીશ અને તમને એક ઉદાહરણ આપીશ ત્યારે હું તમારી સાથે શેર કરી શકીશ કે કેવી રીતે નોંધો સિક્વન્સ ટીમ્બરમાં વગાડવામાં આવે છે તે વાદ્યની ગુણવત્તા અથવા અવાજ છે ચાલો કહીએ કે કિશોર કુમાર શા માટે હતા તેથી લોકપ્રિય અને શા માટે x y અને z ખૂબ લોકપ્રિય ન હતા તે બંનેએ યોગ્ય રીતે નોંધ વગાડી હતી કારણ કે અવાજની ચોક્કસ ગુણવત્તા હોય છે જ્યારે તમે તે અવાજ સાંભળો છો ત્યારે તમે જાણો છો કે તે કિશોર કુમારનો અવાજ છે અથવા જે ક્ષણે તમે તેનો અવાજ સાંભળો છો એક ચોક્કસ સાધન જે તમે જાણો છો કે કયું ચોક્કસ સાધન વગાડવામાં આવે છે એ હકીકત હોવા છતાં કે આપણે કહીએ છીએ કે બંને વાદ્યો એક જ નોંધ વગાડી રહ્યા છે તેઓ અલગ અલગ અવાજ કરે છે અમે તકનીકીમાં જઈશું નહીં પરંતુ અમે ફક્ત એટલું જ કહીશું કે કેન્દ્રિય આવર્તન સમાન હોવા છતાં અન્ય સંલગ્ન ફ્રીક્વન્સીઝછે જે વિવિધ સાધનો માટે અલગ અલગ હોય છે અને આ લાક્ષણિક કંપન સંયોજનને જન્મ આપે છે જેને આપણે અવાજના તે ચોક્કસ સાધનની વિશિષ્ટ ગુણવત્તા તરીકે અનુભવીએ છીએ હવે હું હમણાં જે કરવા જઈ રહ્યો છું તે તમને ઝડપથી લાકડાના ઉદાહરણ પર લઈ જશે હું હવે અહીં એક વાદ્ય વગાડું છું અને તમે અહીં બીજું વાદ્ય સાંભળી શકો છો હવે તેઓ નોટોના સમાન સેટ વગાડી રહ્યા છે અને આ અમને સા રે ગા મા પા ધા ની સા જેવી નોંધો વિશે પણ જણાવે છે અને તમને લાગે છે કે આ તે છે જ્યાં અમે પીચ વિશે વાત કરી રહ્યા હતા ઓછી ફ્રીક્વન્સીઝની નોંધો ઓછી આવર્તન અને ઉચ્ચ આવર્તનની નોંધો તેથી તમે અહીં જે શોધો છો તે એ છે કે આ વિવિધ વસ્તુઓને સંચાર કરવા માટે મેનેજ કરે છે જેમાં પ્રથમ સંતુર હતું અને બીજું વાયોલિન હતું તેથી તેમની પાસે ગેપ્સ છે જે સંગીત અને ધારણા સરળતાથી સમજી શકાય છે તમે જુઓ છો કે સંગીતની ધારણા આપણે સંગીતને જે રીતે સમજીએ છીએ તે સંસ્કૃતિ અને અર્થ પર આધાર રાખે છે આપણે તે ચોક્કસ સંગીતને કયા ચોક્કસ સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે સાંકળીએ છીએ દાખલા તરીકે કહો કે જ્યારે તમે જુઓ છો કે જૂના ફિલ્મી ગીતોની ધૂન પર બજન વગાડવામાં આવે છે ત્યારે મને ઘણી મુશ્કેલી થાય છે કારણ કે આજકાલ જૂના ભજનોને કેટલાક લોકો તેને રૂપાંતરિત કરે છે અથવા તેની સાથે વગાડે છે ફિલ્મી ગીતોની ધૂન કે ધૂન એક ચોક્કસ સાંસ્કૃતિક સંગઠનને કારણે કંટાળો આવે છે કે આ એક ફિલ્મી ગીતોની ધૂન છે અને તેનો ઉપયોગ ભજન વગાડવા અથવા ભજન ગાવા માટે થઈ રહ્યો છે સંસ્કૃતિ તે સંગીતની ધારણા સાથે સંબંધિત છે તે સંસ્કૃતિ સાથે સંબંધિત છે તે સંબંધિત લાગણીઓ છે જેમ કે મેં તમને થોડા સમય પહેલા કહ્યું હતું કારણ કે તેઓ સકારાત્મક અને નકારાત્મક લાગણીઓને સંચાર કરવા માટે વિશિષ્ટ રીતે મેનેજ કરે છે અને તેમની પાસે છે દેખીતી રીતે ચોક્કસ સંદર્ભો છે જ્યારે મેં જાહેરાત અને સંગીત વિશે વાત કરી અને જ્યારે આપણે મલ્ટીમીડિયા સંદર્ભ વિશે વાત કરી ત્યારે મેં સંદર્ભ સમજાવ્યો છે દાખલા તરીકે હું તમને કહી શકું છું કે એવા અવાજો હોઈ શકે છે જે વિચલિત કરે છે ત્યાં અવાજો હોઈ શકે છે જે સુસંગત છે જો તમે અમારા મોબાઈલ ફોન જોઈ રહ્યા છો તો શા માટે તમે તમારો પોતાનો ફોન ઉપાડો છો ચાલો એક રિંગટોન કહીએ શા માટે તે ચોક્કસ પ્રકારની રિંગટોન સુખદ હોય છે જ્યારે અમુક અન્ય રિંગટોન ખૂબ જ બળતરા કરે છે તેથી આ પસંદગીઓ અને અનુમાન લગાવવું કે કયું હશે ચાલો કહીએ કે મોટાભાગના લોકો માટે આકર્ષક છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે દાખલા તરીકે આ કંપનીઓ જ્યારે તમને રિંગટોનનો પ્રીસેટ પ્રદાન કરે છે વાસ્તવમાં મેં પ્રેક્ષકો પર પ્રેક્ષકોના વિવિધ ક્લસ્ટરોના જૂથો પર પ્રેક્ષકો પર તેનું ઘણું પરીક્ષણ કર્યું છે અને મેં ઓળખ્યું છે કે આ સૌથી વધુ લોકપ્રિય છે આ સૌથી અસરકારક છે આ લોકોની વિશાળ શ્રેણી અને તેમની પસંદ અને નાપસંદને આવરી લે છે અને તેથી આ સફળ થશે બધી વસ્તુઓ ધ્વનિ સાથે પણ સંકળાયેલ છે ચાલો કહીએ કે સંદેશ મેળવવો અને સંદેશ મોકલવો તેથી તે ચોક્કસ પ્રકારની માહિતી સંકળાયેલ વર્તનને ટ્રિગર કરે છે ચોક્કસ ધ્વનિ પહોંચાડતો અથવા તે સંદેશ પહોંચાડતી ચોક્કસ નોંધ આવી છે તે સંદેશ આપતી એક ખાસ નોંધ આમ ને આમ આગળ ચાલી રહી છે તેથી આ સંગીતની ધારણાના સંદર્ભમાં સુસંગત છે આપણા જીવનમાં સંગીત જેમ મેં તમને કહ્યું તેમ મેં પહેલેથી જ આશાપૂર્વક તમને ખાતરી આપી છે કે આપણે સંગીત સાંભળીએ છીએ કારણ કે તે આપણા જીવનનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે આનંદ ખાતર આરામ માટે પરંતુ તે પણ જેમ કે હું કદાચ રહ્યો છું મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તેમજ જાહેરાત તેમજ વાતાવરણ સહિત વિવિધ પ્રકારના બિઝનેસ સંદર્ભમાં તમારી સાથે શેર કરવામાં સક્ષમ હવે જો તમે સંગીત અને મલ્ટીમીડિયા રિંગટોન અને અન્ય માહિતી વિશે વાત કરી રહ્યા હો તો મેં તમને ઉદાહરણ આપ્યું છે ક્રિયાપ્રતિક્રિયાના અવાજો વસ્તુઓની તીવ્રતા અને નાટકીયકરણમાં ભૂમિકા ચાલો કહીએ કે અમે મૂવી જોવા માટે જેમ જેમ ક્રિયા ઝડપી થાય છે તેમ તમે જોશો કે ડ્રમના ધબકારા તેજ થઈ રહ્યા છે તેથી નાટકીયકરણ માટે અને હું તમને થોડા સમય પછી એક ઉદાહરણ આપીશ સંગીત કેવી રીતે કંઈક અભિવ્યક્ત કરવામાં વ્યવસ્થાપિત કરે છે જે સામાન્ય રીતે ખૂબ શક્તિશાળી રીતે અભિવ્યક્ત કરવામાં આવતું નથી ઉદાહરણ તરીકે અહીં હું એડના સેન્ટ વિન્સેન્ટ મિલીની કવિતાનું ઉદાહરણ લઉં છું તમે જોશો કે અહીં કવિતાનો ટુકડો છે જે હું તમને વાંચીશ અને પછી હું તમારી સાથે શેર કરીશ પરંતુ ખાતરી કરો કે આકાશ મોટું છે મેં મારા માથા ઉપર માઇલ અને માઇલ કહ્યું તેથી અહીં મારી પીઠ પર હું સૂઈશ અને આકાશમાં મારું ભરણ જોઈશ અને તેથી મેં જોયું અને છેવટે આકાશ એટલું ઊંચું ન હતું મેં કહ્યું હતું કે આકાશ ક્યાંક અટકવું જોઈએ અને ખાતરી કરો કે હું ટોચ જોઉં છું મને લાગે છે કે આકાશ એટલું ભવ્ય નથી હું લગભગ મારા હાથથી તેને સ્પર્શ કરી શકું છું અને મારા હાથ સુધી પહોંચું છું પ્રયત્ન કરવા માટે મેં તેને અનુભવવા માટે ચીસો પાડી આકાશને સ્પર્શ કર્યો મેં ચીસો પાડી અને નીચી અનંતતા નીચે આવી અને મારા પર સ્થિર થઈ મારી ચીસોને મારી છાતીમાં પાછી ખેંચી મારા હાથને મારા સ્તન પર પાછા વાળ્યો અને અવ્યાખ્યાયિતને દબાવ્યું વ્યાખ્યા મારા મનની મૂળભૂત રીતે જે કહેવામાં આવ્યું છે તે વ્યક્તિના આકાશ તરફ જોતા અને તેને સામાન્ય માનતા અને પછી અચાનક સમજાય છે કે તે અસાધારણ છે હવે આ એવી વસ્તુ છે જે તમને આવરી લેવામાં આવી છે જ્યારે અમે અગાઉ ટેક્સ્ટ ઉલ્લાસ સાથે વ્યવહાર કર્યો હતો પરંતુ જ્યારે સંગીત તેની સાથે હોય છે ત્યારે તે કેવા પ્રકારનો નોંધપાત્ર ગેપ્સ બનાવે છે તે કંઈક છે જેને આપણે હમણાં ઓળખવાનો પ્રયત્ન કરીશું તેથી હું માનું છું કે તે ખૂબ જ સ્પષ્ટ કરે છે જ્યારે સંગીત તેની સાથે જોડાયેલ હોય ત્યારે અનુભવ કેટલો વિશિષ્ટ રીતે અલગ હોય છે અગાઉ તમે ઓળખ્યું હતું કે કેવી રીતે અનુભવ ખૂબ જ વિશિષ્ટ હતો જ્યારે ટેક્સ્ટ એનિમેટેડ થાય છે પરંતુ તેમાં સંગીત ઉમેરો અને અનુભવ એકદમ અલગ હોય છે તેથી લાગણીઓ અને ઉપચારના સંદર્ભમાં સંગીતની ઘણી ભૂમિકા છે આ કેટલીક વિશેષતાઓ છે જે હું હમણાં જ કહીશ કે ઝડપથી તમારી સાથે શેર કરો સંગીતની ઝડપ અથવા ગતિ ઘણી વાર ખુશી ઉત્તેજના ગુસ્સો અને જ્યારે તે ઝડપી હોય છે અને જ્યારે તે ધીમી ઉદાસી અને શાંતિ હોય છે અમે ફક્ત આના કેટલાક પ્રદર્શનો જોઈશું અને તમે જોશો કે અમે મુખ્ય સ્કેલ મુખ્ય ટોન મુખ્ય તાર સુખ નાના તાર દુઃખ મોટેથી અને તીવ્રતા મેલોડી વિશે વાત કરી જ્યાં કંઈક પૂરક થઈ રહ્યું છે એક સાથે બે વસ્તુઓ સંવાદિતા થઈ રહ્યું છે ધબકારાઓની પેટર્નની નિયમિતતાને લય આપે છે તેથી અમે અન્ય કેટલીક બાબતો પર આગળ વધીએ તે પહેલાં જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું તે કેટલીક ક્લિપ્સ છે જે આમાંના કેટલાક મુદ્દાઓને દર્શાવે છે અમુક ક્લિપ્સ કે જેની સાથે અમે કામ કરી રહ્યા છીએ અને જ્યાં અમને જાણવા મળ્યું છે કે ત્યાં સંશોધનના સંદર્ભમાં ચોક્કસ સુસંગતતા છે તેમજ સંચાર અને નરમ કૌશલ્યના સંદર્ભમાં આપણે જે શીખી રહ્યા છીએ તેના સંદર્ભમાં હવે હું જેની શરૂઆત કરીશ તે પંડિત હરિપ્રસાદ ચૌરાશીયાનો એક ટ્રેક છે જ્યાં તમે જોશો કે બે અલગ અલગ જગ્યાએ લાગણીનો પ્રકાર બદલાઈ જશે તમે જોશો કે આ સમયે ઉદાસીનું તત્વ તે છે જ્યાં તમે એકદમ વિશિષ્ટ છો બીજી તરફ આપણે થોભીએ છીએ અને આપણે અંત તરફ આગળ વધીએ છીએ અને તમે જોશો કે સંગીતનો અર્થ ખૂબ જ અલગ છે જો કે નોંધો સમાન છે અને ટેમ્પોની ઝડપને કારણે તે જ રીતે વગાડવામાં આવે છે તેથી તમે જુઓ છો કે ટેમ્પો વસ્તુઓનો અર્થ બદલી નાખે છે જેમ કે મેં કહ્યું અને તમે જોયું કે સંગીતમાં સુખી અને ઉદાસી બંને લાગણીઓ વ્યક્ત કરવામાં સક્ષમ છે દાખલા તરીકે જો તમે આને જોઈ રહ્યા હોવ તો તમને લાગે છે કે તે ખુશીની રોમાંસની લાગણીઓને સંચાર કરવા માટે વ્યવસ્થાપિત કરે છે જે અમારા અભ્યાસોએ ઓળખી કાઢ્યું છે જ્યારે નોંધોનો એક જ સમૂહ કંઈક સંપૂર્ણપણે અલગ સંચાર કરે છે લય વિના એકોસ્ટિક પરિમાણ વિના અને જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ માટે અમુક માત્રામાં ધીમી હોય છે ત્યારે ખુશ દુઃખી વધુ ખુશ ઓછા ખુશ રોમેન્ટિક વગેરે વગેરે અર્થો બદલાતા રહે છે તેથી હું તમારી સાથે જે શેર કરવા માંગુ છું તે એ છે કે આ ઉદાહરણો જે હું તમારી સાથે ઝડપથી શેર કરીશ છેલ્લા કેટલાક મુદ્દાઓ કે સંગીત એક એવી વસ્તુ છે જે ભારતીય સંદર્ભમાં પ્રભુત્વ ધરાવે છે અમે 1000 થી વધુ લોકો સાથે એક સર્વે કર્યો હતો અને અમને જાણવા મળ્યું હતું કે તે પ્રબળ રૂપે શાંતિ અથવા હળવા પ્રકારની ઉદાસીનો સંચાર કરે છે જે શાંતિ સાથે છે અને તે ખૂબ જ વિશિષ્ટ ઉપચારાત્મક અસરો ધરાવી શકે છે જેમ કે આપણે ચર્ચા કરી છે તેમ તેમની સાંસ્કૃતિક અસરો પણ હોઈ શકે છે અને સામાન્ય રીતે આપણે એવું શોધીએ છીએ કે જે સંગીત એક બીજાને અનુસરે છે તે કહીએ કે જો હું સુખી સંગીત સાંભળું છું અને પછી હું ઉદાસી સંગીત સાંભળું છું તો ઉદાસી સંગીત વધુ ઉદાસી લાગે છે સંગીત પણ રંગો સાથે જોડાયેલું છે અને આ એક એવી વસ્તુ છે જે હું તમારી સાથે ઝડપથી શેર કરીશ તમે જોયું કે એક અભ્યાસમાં જ્યાં અમે લોકો સંગીતને અન્ય પરિમાણ સાથે સાંકળવા ઇચ્છતા હતા જે દ્રશ્ય પરિમાણ છે અમને જાણવા મળ્યું કે આ ચોક્કસ ક્લિપ્સ સંકળાયેલી હતી આ છબીઓ ચોક્કસ પ્રકારની મ્યુઝિકલ ક્લિપ્સ સાથે સંકળાયેલી હતી રોમેન્ટિક મ્યુઝિકલ ક્લિપ્સ સાથે સંકળાયેલી હતી રોમેન્ટિક વિનાની આ છબી તેની નીચે લખવામાં આવી હતી ઉદાસી મ્યુઝિક ક્લિપ્સ આની સાથે સંકળાયેલી હતી શાંત અને શાંતિપૂર્ણ આ ચોક્કસ છબી સાથે સંકળાયેલી હતી તે જ રીતે આ ગ્રાફિક રજૂઆતો દ્વારા ઝડપનો સંચાર કરવામાં આવ્યો હતો જેથી લોકોએ પણ તે મુજબ તેને પસંદ કર્યું અને લયની જટિલતા અને કુલ સંગીતને પણ તે મુજબ રેટ કરવામાં આવ્યું હવે આ આપણને જે કહે છે તે એ છે કે આપણે અમુક સ્તરે વિઝ્યુઅલ સાથે સંગીત રંગો સાથે સંગીત અને આ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે આપણી પાસે તે વિપરીત હોય છે ત્યારે તે એક અલગ પ્રકારનો અર્થ બનાવે છે જ્યારે અમે તેમને સાથે રાખીએ છીએ ત્યારે તેઓ સંપૂર્ણપણે અલગ પ્રકારનો અર્થ બનાવે છે અને આમાં વિવિધ રસપ્રદ અસરો હોઈ શકે છે કારણ કે અમે તેને અમારા પ્રસ્તુતિના સંદર્ભમાં અને વિવિધ વાતાવરણમાં લાગુ કરવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાં સંગીત સારા સંદેશાવ્યવહારની અસરને વધારી શકે છે ધારણા કરી શકે છે તેમજ લોકોને હેરફેર કરી શકે છે દાખલા તરીકે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોઈ ચોક્કસ દુકાનમાં જ્યારે તેઓ કોઈ ચોક્કસ પ્રકારના સંગીતનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ ચોક્કસ શોપિંગનું વેચાણ નોંધપાત્ર રીતે કરે છે કારણ કે આ સંગીત લોકોના જૂથને ચોક્કસ સાંસ્કૃતિક મૂલ્ય પહોંચાડે છે તેથી આ લોકો આ ખાસ દુકાન તરફ આકર્ષાયા અને પછી ત્યાંથી ખરીદી કરવા લાગ્યા હું આશા રાખું છું કે આ સત્ર રસપ્રદ રહ્યું છે થોડું અલગ થોડું અલગ પ્રકૃતિનું સોફ્ટ સ્કિલ સાથે તરત જ લિંક કરી શકાય તેવું નથી પરંતુ મને લાગે છે કે તમે તેનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરી શકો છો